આગળ હવે કૃપા કરીને ફરીથી આપણે ફક્ત આ કેબલના પ્રકરણમાં જોઇશું તેથી આગળ 3 કોર બેલ્ટ્ડ કેબલ્સનો કેપેસિટીન્સ છે બરાબર તેથી તમે અહીં શું કરશો કે આ વાદળી રંગના એક ગોળાકાર છે આ શીથછે અને તમારી પાસે એક કંડક્ટર છે જેને મે કંડક્ટર 1 કંડક્ટર 2 અને કંડક્ટર 3થી માર્ક કરેલું છે તેથી 3 કોર કેબલમાં દરેક વસ્તુ એકસરખી છે તેથી કંડકટર 1 થી શીથ કંડક્ટર 2 થી શીથ અને કંડક્ટર 3 થી શીથ બધાનો કેપેસિટીન્સ છેબરાબર તેથી પરંતુ મૂળભૂત રીતે તેનો અર્થ ટેક્નિકલ રીતે શીથ નો અર્થ એ દરેક જગ્યાએ એક સામાન્ય પોઇન્ટ્ છે અને તે એક સામાન્ય પોઇન્ટ્સાથે જોડાયેલી છેઅને દરેક કંડક્ટર 1 થી 2 2 થી 3 અને 3 થી 1 વચ્ચે તે કેપેસિટીન્સ છે અને તે ડેલ્ટા કનેક્શન જેવું છે આ ડેલ્ટા કનેક્શન છે અને તે કેપેસિટીન્સ છે C સફિક્સ c c નો અર્થ કોર છે તેથી આ જેને તમે 3 કોર બેલ્ટ્ડ કેબલ કહો છો તે છે હવે જો તમે આ ડેલ્ટા કનેક્શન કેપેસિટીન્સને સ્ટાર કનેક્શનમાં કન્વર્ટ કરો છો તો પછી તે આ સ્ટાર વર્ઝન 1 બની જશે જો તમે સ્ટારમાં કન્વર્ટ કરશો તો આ ન્યુટ્રલ છે તેથી તે 3 3 અને3 થશે કારણ કે તે એક કેપેસિટીન્સ છે જે તમે તમારી જાતે કરી શકો છો અને મને લાગે છે કે મેં તમને તે બતાવ્યું નથી કે ડેલ્ટાથી સ્ટારમાં પરિવર્તન આવું 3 હશે ચાલો હું તમને તે બતાવીશ માની લો કે આ તમારું કેપેસિટર છે આ ડેલ્ટા કનેક્શન છે બરાબર અને આ પોઇન્ટ્1 છે અને આ 2 છે અને આ પોઇન્ટ્3 છે આ 3 કંડકટર છે તેમનો કેપેસિટીન્સ આ છે અને આ તમારું છે બરાબર તેથી જો હું તેને સ્ટારમાં કન્વર્ટ કરું છું જો હું તેને સ્ટારમાં રૂપાંતરિત કરું છું તો પછી આ સ્ટાર કન્વર્ઝન ખરેખર શું હશે મેં તમને બતાવ્યું કે આ 3 છે આ કેવી રીતે 3 આવે છે હવેજુઓ આ છેઆ છે અને આ પણ છે બરાબર તેથી આ કેવી રીતે છે ઉદાહરણ તરીકે ધારો કે તે રિએક્ટન્ટ્સછે આ રિએક્ટન્ટ્સ છે આ છે અને આ પણ છે બરાબર તેથી જ્યારે તમે ડેલ્ટાને સ્ટારમાં રૂપાંતરિત કરો છોતે અહીં તેના સમાન છે જ્યારે તમે તેને સ્ટારમાં રૂપાંતરિત કરો છો ત્યારે આ એક રિએક્ટન્ટ્સ છે અહીં પણ છે અહીં પણ તેનો અર્થ એ કે તમે આ રીતે ડેલ્ટાથી સ્ટાર પરિવર્તન લખી શકો છો આ 2 વસ્તુઓના ગુણાકાર જેટલું છે તે તમારું ગુણાકાર છે તેને આ જેવું બનાવો કારણ કે તે તેથી તે 3 ગુણાકાર હશે રદ થશે તેથી ત્યાં એક હશે તેથી હવે બરાબર આ એક રદ થશે તેથી મળશે

અને અને તેથી તેથી રદ થશે તેનો અર્થ છે તમારા મળશે તેથી આ વસ્તુ તમારી ડેલ્ટાથી સ્ટારમાં પરિવર્તન છે આ તમે જાણો છો પરંતુ તમારી મેમરીને ફરી યાદ કરવા માટે છે માટે હશે તેથી જ અમે લખી રહ્યા છીએ હવે સાથે શ્રેણીમાં હશે તેથી આ વત્તા તમારા માફ કરશો અને શ્રેણી જોડાણ માં છે આ પણ શ્રેણી જોડાણમાં છે આ જેને તમે શેથ કહો છો તે છે ત્યાં એક સામાન્ય પોઇન્ટ્ છે હવે આપણે આ તરફ આવીશું આ 3 કોર બેલ્ટેડ કેબલમાં કેપેસિટેન્સ છે અને આ તેનો સમકક્ષ કેપેસિટીન્સ છે બરાબર તે 3 કોર બેલ્ટ્ડ કેબલનો સમકક્ષ કેપેસિટીન્સ છે તેથી આ કંઈપણ મેં તમને કહ્યું છે તેનું ત્યાં થોડું વર્ણન છે હવે 3 કોર બેલ્ટ્ડ કેબલ્સનો ઉપયોગ ફક્ત 11 KV સુધી જ થાય છે આ કેબલમાં કોઈપણ 2 કંડક્ટરની જોડી વચ્ચે પોટેન્શિયલ તફાવત હોય છે તેથી કોઈપણ 2 કંડક્ટર વચ્ચે અને તેથી કંડક્ટર અને શેથ વચ્ચે પણ પોટેન્શિયલ તફાવત હોઈ શકે છે તેથી ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે આમ કોઈપણ 2 કંડક્ટર ની વચ્ચે તેમજ કોઈપણ કંડક્ટર અને શેથ વચ્ચે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે તેથી પછી તે ઇલેક્ટ્રિક ક્ષેત્રને કારણે તમે જેને કેપેસિટીન્સ કહો છો તે અસ્તિત્વમાં હશે ખરું આમ કોઈપણ 2 કંડક્ટરની જોડી વચ્ચે અને દરેક કંડક્ટર અને શેથ વચ્ચે પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે અને તેથી જ આ કેપેસિટીન્સને ગણવામાં આવે છે તેથી પરિણામે ત્યાં એક કેપેસિટીન્સ છે કે જે મેં તમને બતાવ્યું કે આ કેપેસિટીન્સ આકૃતિ 8માં બતાવ્યા પ્રમાણે કંડક્ટરની કોઈપણ 2 જોડી વચ્ચે છે અને દરેક કંડક્ટર અને શેથ વચ્ચે કેપેસિટીન્સ છે અને તેની તુલના આકૃતિ 9 માં બતાવવામાં આવી છે જ્યારે તે ડેલ્ટાથી સ્ટારમાં પરિવર્તન થાય છે તેથી આકૃતિ 8માં બતાવેલ 3 ડેલ્ટા કનેક્ટેડ કેપેસિટીન્સ ને 3 સ્ટાર કનેક્ટેડ કેપેસિટીન્સ દ્વારા બદલી શકાય છે આકૃતિ 9 માં બતાવ્યા પ્રમાણે સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મેશનનો ઉપયોગ કરીને જે મે તમને બતાવ્યું છે આ પહેલેથી જ મેં તે તમારા માટે કર્યું છે અને બતાવ્યું છે શેથનો કેપેસિટીન્સ દરેક કોરના અર્થડ ન્યુટ્રલ સ્ટાર કનેક્ટેડ કેપેસિટીન્સથી સમાંતર હોવાનું માની શકાય છે તે C બરાબર હશેબરાબર છે તેથી આ વસ્તુ શેથ માટેનું કેપેસિટીન્સ છે બરાબર તેથી મારો અર્થ એ છે કે જેને તમે કેપેસિટીન્સ કહો છો તે કેપેસિટીન્સ દરેક કોરના અર્થડ ન્યુટ્રલ સ્ટાર કનેક્ટેડ કેપેસિટીન્સથી સમાંતર હોવાનું માની શકાય છે તે સંજોગોમાં તેના સમકક્ષ Cની બરાબર હોવું જોઈએ તેથી તેનો અર્થ એ કે કેપેસિટીન્સ અને નીચેના માપન દ્વારા પ્રાપ્ત થાય છે મારો મતલબ કે તમે તેને પણ માપી શકો છો તેથી મારો પ્રશ્ન એ છે કે આ દરેક કેપેસિટરને જુઓ પછી આ ત્યાં છે અને તે વાય કનેક્ટેડ કેપેસિટીન્સ સાથે છે દરેક કોરથી અર્થડ ન્યુટ્રલ C બરાબર છે આ તમે ફક્ત તમારી પોતાની રીતે કરી શકો છો બરાબર છે તેથી કેપેસિટીન્સ અને નીચેના માપન દ્વારા પ્રાપ્ત થાય છે અહીં તમારે થોડુંક સમજવું પડશે કે કોઈ પણ 2 કંડક્ટર શેથના સાથે જોડાયેલા છે અને કેપેસિટીન્સ આ સંયોજન અને ત્રીજા કંડક્ટર વચ્ચે માપી શકાય છે તેથી તમે જે કરી શકો છો તેથી તે શું કહી રહ્યું છે કે કોઈપણ 2 કંડક્ટર શેથ સાથે જોડાયેલા છે ધારો કે કોઈ 2 કંડક્ટર તમે જેને ત્યાં 1 2 3 ત્રણ કંડક્ટર કહો છો ત્યાં છે તેથી કોઈપણ 2 કંડક્ટર આ શેથ છે તે તમે જે કહો છો તે એક તરીકે લઈ રહ્યો છે ખરેખર તે એક શેથ છે તે એક સામાન્ય પોઇન્ટ્ છે કારણ કે જો તેની વચ્ચે કંઈ પણ ન હોય આ એક સામાન્ય પોઇન્ટ્ છે તેથી આ કિસ્સામાં આ કંડક્ટર 2 અને 3 સીધા જોડાયેલા છે આ ફક્ત તમારી સમજણ માટે જ છે હું આ બતાવી રહ્યો છું કે આ રીતે શેથ 3 સાથે અને શેથ 2 સાથે પણ જોડાયેલું છે તે S નો મતલબ શેથ છે તેથી કોઈપણ 2 કંડક્ટર શેથ સાથે જોડાયેલા છે તેથી હવે કેપેસિટીન્સ આ સંયોજન અને ત્રીજા કંડક્ટર વચ્ચે શોધવામાં આવે છે મારો મતલબ કે તમે આને જોડો અને ત્રીજા કંડક્ટર વચ્ચે અહીં જે 1 છે ત્યાં તમે માપશો તેથી તમે થોડું નિરીક્ષણ કરશો તો તમને મળશે તેથીતે કિસ્સામાં જો તમે તેની સમકક્ષ આ સર્કિટ જુઓ થોડી રાહ જુઓ હું હમણાં જ તેને બતાવી રહ્યો છું ખરેખર આ એક સામાન્ય પોઇન્ટ્ છે તેથી આ તમારા કંડક્ટર 1 છે આ ખરેખર કંડક્ટર 1 છે તેથી આ 3 સામાન્ય પોઇન્ટ્ છે તેથી આપણે શું કરી રહ્યા છીએ આ તમારું છેબરાબર છે તેથી જ્યારે હું આ 3 પોઇન્ટ્સને જોડું ત્યારે તો આ બીજો પોઇન્ટ્ 2 આ 3જો પોઇન્ટ્ છે અને અહીં આ બીજો પોઇન્ટ્ 1 છે તેથીઆ બાજુ તે છે આ છેઅને આ બાજુ તેછે બરાબર તેથી આ 3 કેપેસિટીન્સ સમાંતરમાં છે મારો અર્થ તે છે તેથી બરાબર આ સમીકરણ 27 છે તેથી તેના સમકક્ષ આ મેં તમારા માટે દોર્યું છે તેથી આ પોઇન્ટ્ એક સામાન્ય પોઇન્ટ્ છે જે કંડક્ટર 2 3 માટે છે અને જુઓ આ બધા એક સાથે સંયુક્ત છે તેથી જ હું આ સામાન્ય પોઇન્ટ્ 23S લખી રહ્યો છું અને તે જ આકૃતિ હું અહીં મૂકી રહ્યો છુંતેથી આ તમને બરાબર તેથી બીજી વાત એ છે કે આ 2 વચ્ચે એટલે કે તમે આ 2 પોઇન્ટ્ની વચ્ચે સમકક્ષ કેપેસિટીન્સ શોધવાનો પ્રયાસ કરી રહ્યાં છો તેનો અર્થ આ 2 પોઇન્ટ્આ 1 અને આ સામાન્ય પોઇન્ટ્ 2 તેનો અર્થ એ થાય કેઆ 1 સમાન ભાગ b છે હવે આગળ બધા 3 કંડક્ટર એક સાથે જોડાયેલા છે તમે બધા કંડક્ટર 1 2 3ને સાથે જોડો તમે તેને એક સાથે જોડો છોતો કેપેસિટીન્સઆ સંયોજન અને શેથ વચ્ચે માપવામાં આવે છે તેથી આ બધા કંડક્ટર એક સાથે અને શેથ વચ્ચે જોડાયેલા છે તેથી શેથ એ એક સામાન્ય પોઇન્ટ્ છે અને બધા એક સાથે જોડાયેલ છે છે તેથી તે થશે તે બધા 3 સમાંતરમાં હશે જો તમે તેને એક સાથે જોડશો ધારો કે તમે બધા 3 કન્ડક્ટરને સાથે જોડશો બરાબર તેથી શું થશે આ કંડક્ટર 1 2 3 તમે તેને એક બનાવશો તેથી જો તમે આને એકીકૃત કરો તો તે સામાન્ય પોઇન્ટ્ અને આ શેથ પણ એક સામાન્ય પોઇન્ટ્ છે તેથી ત્યાં 2 પોઇન્ટ્ હશે અને તેથી જ આ તે કંડક્ટરનો કેપેસિટીન્સ હશે તેથી સ્વાભાવિક રીતે પછી જો તમે આ 2 પોઇન્ટ્ની વચ્ચે માપશો તો તે બરાબર હશે તે સમીકરણ 28 છે તેથી આ મૂલ્ય જાણીતું છે કારણ કે તમે આ મૂલ્યને શોધ્યું છે તે જાણીતું છે તેથી સીધા તમને મળશે અને જો તમે આ સમીકરણમાં અવેજી કરશો તો તમને મળશે કારણ કે અને ના મૂલ્ય જાણીતા છે તેથી અને બંને મેળવી શકાય છે અથવા ગણતરી કરી શકાય છે આ મૂલ્યમાંથી તમે ને ઉકેલી શકો છોહું આશા રાખું છું કે તમે આ સમજી ગયા છો તેથી તે દરેક કોર અને અર્થડ ન્યુટ્રલ વચ્ચેનો ઇફેક્ટિવ કેપેસિટીન્સ છે તે આપણે જોયું છે તેથી અને આ બધી વસ્તુઓનું મૂલ્ય ના રૂપમાં મૂકશો તો C મળશે મને લાગે છે કે તે બની રહ્યું છે એટલે કે આશરે 0 167 મળશે આ સમીકરણ 29 છે બરાબર ને તેથી આ તે 3 કોર બેલ્ટ્ડ કેબલ છે અને તે 11 KV સુધી જ વાપરી શકાય છે તેથી તે પોટેન્શિયલ તફાવત કંડક્ટર તેમજ દરેક કંડક્ટર અને શેથ વચ્ચે થાય છે તેથી ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે અને તેથી કંડક્ટર અને દરેક કંડક્ટર અને શેથ વચ્ચે કેપેસિટીન્સ અસ્તિત્વમાં છે તેથી ચાલો હું તમને જણાવી દઉં કે માપન દ્વારા આ બધા મેળવી શકો છો અને તમે ગણતરી કરી શકો છો તેથી આપણે હવે એક ઉદાહરણ 7 પર આવીશું ત્યાં તમને 1 કિલોમીટર લાંબો કેબલ આપવામાં આવ્યો છે 11 KV 3 ફેઝ 3 કોર મેટલ શેથ કેબલ કેપેસિટીન્સના પરીક્ષણમાં નીચેના પરિણામો આપ્યા છે 1 શેથ સાથે જોડાયેલા 2 કંડક્ટર અને ત્રીજા કંડક્ટર વચ્ચેનો કેપેસિટીન્સ 0 65μF છે હમણાં આપણે જોયું છે કે કોર ટુ કંડક્ટર આ શેથમાં જોડાય છે અને તે પોઇન્ટ્ અને ત્રીજું કંડક્ટર કે જેનો કેપેસિટીન્સ છે આ માપ છે 2 બધા 3 કંડકટરો સાથે જોડાયેલા અને શેથ વચ્ચેનો કેપેસિટીન્સ તે 0 75μF છે બધા કંડક્ટર એક સાથે જોડાયેલા છે અને તે આ 0 75μF મળી ગયું છે તો પછી તમારે દરેક કોર ટુ ન્યુટ્રલ ના ઇફેક્ટિવ કેપેસિટીન્સફેઝ દીઠ ચાર્જિંગ કરંટ અને કોઈપણ 2 કંડકટરો વચ્ચેનો કેપેસિટીન્સ શોધવા પડશે તેથી આપણે આ કેવી રીતે કરીશું તે આપવામાં આવ્યું છે શેથ સાથે જોડાયેલા 2 કંડક્ટર અને ત્રીજા કંડક્ટર વચ્ચેનો કેપેસિટીન્સ 0 65μF છે હવે આ આપણે જાણીએ છીએ બરાબર છે તમે આ 1 જોશો નહીં આ 1 જોવાની જરૂર નથી સમીકરણ 28 પરથી તમે બરાબર તેને જુઓ આપી દીધી છે હવે છેતેથીતે થશે એટલે કે થશે અને આપણે પણ જાણીએ છીએ કે આ સમીકરણ તમે મેળવ્યું છે તેથી આપણે તે જાણીએ છીએ હવે બરાબર આપી દીધું છે પણ માહિતી આપવામાં આવેલ છે તેથી અને આ સમીકરણ 29 છે તેથી હવે b એ ચાર્જિંગ કરંટ છે ચાર્જિંગ આ વસ્તુ શોધવા માટે કહેવામાં આવ્યું છે તેથી તમારે તે ફેઝ દીઠ ચાર્જિંગ કરંટ શોધવું પડશે તેથી ફેઝ દીઠ ચાર્જિંગ કરંટ એ વોલ્ટેજ 11 KV છે તેથી ફેઝ વોલ્ટેજ અને તે KV થી વોલ્ટમાં બદલાઈ રહ્યું છે તેથીતે દ્વારા ગુણાકાર થાય છે જે 1000 છે પછી બરાબર તેથી ફેઝ દીઠ ચાર્જિંગ કરંટ છે એટલે કે તેથી તે લગભગ 1 696A આવી રહ્યું છે હવે છેલ્લું 1 કોઈ પણ 2 કંડકટરો વચ્ચેનો કેપેસિટીન્સ તમે કોઈ પણ 2 કંડકટર લો અને કોઈ પણ 2 કંડક્ટર વચ્ચેના કેપેસિટીન્સ શોધવા છે એનો અર્થ તે છે કે માની લો કે આપણે આ શોધી કાઢવું છે તે કનેક્શન છે જે આપણે શોધી કાઢવું છે જે કોઈ પણ 2 કંડક્ટર 1 થી 2 વચ્ચે છે તો માની લો કે તમારે આ શોધવું છે આ તે છે જેને તમે તે શેથ કહો છો છે અને આ કન્ડક્ટર 3 છે તેથી અમે 1 2 3 શોધવા માંગીએ છીએ આપણે અહીં તે શું કર્યું છે તે પછી 3 અને s એક સાથે જોડાયેલા છે તેથી આ કિસ્સામાં જુઓ 1 થી s છે બરાબર તે જ રીતે તમારા 3 થી 1 જે તમારું 3 થી s છે અને તે જ તમારું છે તેવી જ રીતે 1 થી 2 છે અને તે જ રીતે તમારા 2 થી s તે તમારા બરાબર છે અને 2 થી 3 એ તમારા 2 થી 3 જ છે મારો મતલબ કે જો તમે s અને 3ને જોડશો તો કેટલા એલિમેન્ટસ બાકી રહેશે જો તમે આ બેને જોડશો તો 5 એલિમેન્ટસ 12345 બાકી રહેશે તેથી જો તમે આને 2 થી s જોડો છો તો ત્યાં તે હશે અને 3 અને s એ સામાન્ય પોઇન્ટ્ તેથી 2 થી 3 અથવા 2 થી s ફરીથી તે છે તેથી આ એક પ્રકારની વસ્તુ છે કે તમારે કોઈપણ 2 કંડક્ટર વચ્ચેના કેપેસિટીન્સ શોધવા જોઈએ તેથી આપણે જે કરી રહ્યા છીએ તે આ ત્રીજો કંડક્ટર છે અને શેથ એક સાથે જોડાયા છે તેથી આ તે સર્કિટ છે આ સર્કિટ થોડી સરળ રીતે દોરવામાં આવી શકે છે તે આ જ છે કે તમારે 1 અને 2 ની અંતર્ગત કેપેસિટીન્સ શોધવા પડશે તો આ 1 અને 2 છે બરાબર 1 અને 2 ની વચ્ચે ત્યાં છે અને s અને 3 એ એક સામાન્ય પોઇન્ટ્ છેજ્યાં ફક્ત તેને અલગ રીતે બતાવવા માટે તેથી જ s અને 3 એ એક અલગ પોઇન્ટ્ છે જે એક સામાન્ય પોઇન્ટ્ છે તેથી જેને તમે 1 અને s ની વચ્ચે કહો છો તે ત્યાં 2 કેપેસિટીન્સ અને છે એ જ રીતે 2 અને s અથવા 2 અને 3 વચ્ચે જે સામાન્ય પોઇન્ટ્ છે ત્યાં કેપેસિટીન્સ અને હશે તેથી આ સર્કિટ આની જેમ દોરી શકાય છે તેથી તે કિસ્સામાં તમે સીધા શોધી શકો છો તમારે શોધવા પડશે તેથી વત્તા આ 2 જેને તમે 2 કહો છો તે છે 2અને સમાંતર છે તેથી તે વત્તા તેઓ સમાંતર હશે અને આ વત્તા તેઓ શ્રેણીમાં છે તે આવું હશે તેથી તમને મળ્યું છે અને 0 25 છે તેથી મને લાગે છે અને હું આશા રાખું છું કે તમે સમજ્યા હશો તમારે થોડો અભ્યાસ કરવો જરૂરી છે થોડું નિરીક્ષણ કરીને તમે આ 1 બનાવી શકો છો આગળ તે કેબલ્સની કરંટ રેટિંગ છે બરાબર કેબલ્સની કરંટ રેટિંગ પસંદ કરવાના દૃષ્ટિકોણથી આ ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ છે કેબલ્સની કરંટ રેટિંગ નક્કી કરવાની સમસ્યામાં હિટ ફ્લો ની ગણતરી શામેલ છે જેમાં તમારે ઘણી વસ્તુઓને ધ્યાનમાં લેવી પડશે અને વિદ્યુત અને થર્મલ ફિલ્ડ વચ્ચે કરંટ ફ્લો અને હિટ ફ્લો વચ્ચેની સમાનતા સમાન છે તેનો અર્થ એ કે આ ખરેખર આ માટે સમાન છે તેથી કરંટ ફ્લો અને હિટ ફ્લો અસ્તિત્વમાં છે કારણ કે વિદ્યુત અને થર્મલ ફિલ્ડ સમાન છે થોડી રાહ જુઓતેનો અર્થ એ કે ઇલેક્ટ્રિકલ કેસમાં ઇક્વિપોટેન્શિયલસ અને ફ્લક્સ લાઇનને અનુરૂપ થર્મલ કેસમાં આઇસોથર્મલ્સ અને હીટ ફ્લો લાઇન છે તેથી આ ફક્ત આ એનાલોગી પર આધારિત છે આપણે ફક્ત તે શોધવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે કરંટ હીટફ્લોને અનુરૂપ વોટમાં અને પોટેન્શિયલ તફાવત તાપમાન તફાવત ડિગ્રી સેન્ટિગ્રેડની દ્રષ્ટિએ કરીશુંઆ બંને સમાન છે ઓહ્મસ લૉને થર્મલ સ્વરૂપમાં એક સ્તરબાજુ પર સ્થાનાંતરિત હીટની માત્રા અને તેની બીજી બાજુ તાપમાનનો તફાવત આપે છેત્યાં તે વોલ્ટેજનોતફાવત છે અહીં તે તાપમાનનો તફાવત છે તેથી આ સમીકરણ 30 છે બરાબર કરંટ ફ્લો I ની બરાબર પોટેન્શિયલ તફાવત એટલે કે અહીં e ભાગાકાર r છે અહીં આપણે કહીએ તો હિટ ફ્લો કરંટ ફ્લો જેવું લખી શકાય છે તેથી હિટ ફ્લો વોટમાં તાપમાન તફાવતડિગ્રી સેન્ટિગ્રેડમાં ભાગ્યા થર્મલ રેઝિસ્ટન્સ ઓહ્મ્સમાં છે તેથી થર્મલ ઓહ્મ એ થર્મલ રેઝિસ્ટન્સ છે જેને તાપમાનના તફાવતની જરૂર હોય જે રેઝિસ્ટન્સ ઓહ્મસ લૉ જેવું જ છે તે 1 વોટના હિટ ફ્લોના કારણે થાય છે જો તમે તેને ઓહ્મસ લૉમાં ઇલેક્ટ્રિકલ ક્વોન્ટીટી માં બદલો છો તો તે તાપમાનના તફાવતને બદલે તે વોલ્ટેજ સમાન હશે અને 1 વોટના હિટ ફ્લોને બદલે તમે કરંટ લઈ શકો છો તો અર્થ એક જ છે આપણે ફરીથી લખવું પડશે અને ફરીથી આમ થર્મલ ઓમનો યુનિટ હોય છે અને તમે જેને થર્મલ ઓમ કહો છો તેના કિસ્સામાં અને ઇલેક્ટ્રિકલ વસ્તુના કિસ્સામાં તે ઓમ બરાબર છે તે ઓમ છે અથવા અન્ય રીતે તે V બરાબર IR છે તેથી I ની બરાબર V ભાગાકાર R છે તેથી તે V વોલ્ટ છે આ V ભાગાકાર I તે વોલ્ટ દીઠ એમ્પીયર છે અને અહીં તે ડિગ્રી સેન્ટીગ્રેડ છે વોલ્ટ એ તમારી ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું છે એક એમ્પીયર એ થર્મલ હીટ ફ્લોના સમાન છે જે વોટમાં છે થર્મલ રેઝિસ્ટિવિટી g જેને આપણે ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટીના સમાન લઈએ છીએ અને તેનો યુનિટ અથવા છે મીટર તમે સેન્ટીમીટરમાં પણ સ્થાનાંતરિત કરી શકો છો આગળ થર્મલ ફીલ્ડ છે વિવિધ નુકસાનને કારણે કેબલમાં હીટ ઉત્પન્ન થાય છેવિવિધ નુકસાનને કારણે કેબલમાં ઉત્પન્ન થતી હીટ કેબલનું તાપમાન વધારે છેત્યાં ઘણા પરિબળો છેઆ હીટ ડાઇલેક્ટ્રિકશીથઆર્મરઅને જમીનસર્વિંગ દ્વારા ડીસીપેટેડ થાય છે તેથી આ હીટ ક્ષીણ થઈ જશે તેથી ડાઇલેક્ટ્રિક સર્વિંગ અને માટીમાં થર્મલ રેઝિસ્ટન્સ છે જેના દ્વારા આ હીટ વહે છે તેથી ડાઇલેક્ટ્રિક સર્વિંગ અને માટી બધામાં થર્મલ રેઝિસ્ટન્સ છે જેના દ્વારા આ હીટ વહે છે તેથી ધાતુઓને 0 થર્મલ રેઝિસ્ટન્સ હોવાનું માનવામાં આવે છે તેમની પાસે થર્મલ નથી જેને તમે ધાતુ માટે કોઈ થર્મલ રેઝિસ્ટન્સ કહો છો ધાતુ માટે આપણે તે ધ્યાનમાં લઈશું નહીં તેથી તે ધાતુની શેથ અને આર્મર ગણતરીની બહાર છોડી શકાય છે સિવાય કે તેઓ હીટ ના સ્ત્રોત છે તેથી જ્યાં સુધી થર્મલ રેઝિસ્ટન્સ સંબંધિત છે ત્યાં સુધી અમે ધાતુઓ શેથ અને આર્મર ની ગણતરી કરીશું નહીં કેબલમાં મહત્તમ અનુમતિપાત્ર તાપમાનમાં વધારો તે કેબલનાં પ્રકાર પર આધારીત છે કે તમે કયા પ્રકારનાં કેબલ જેમ કે બેલ્ટ સ્ક્રિન કરેલા અથવા શેથડ કોરની સંખ્યાનો વગેરે કે જેનો ઉપયોગ કરી રહ્યા છો તેથી ત્યાં ઘણા બધા પરિબળો છે તે શેથ મેટલ જેમાં લીડlead અથવા એલ્યુમિનિયમનો તમે ઉપયોગ કરી રહ્યાં છો કે નહીં ઇન્સ્ટોલેશન પદ્ધતિ જેમાં કેબલને સીધા દફનાવવામાં અથવા નળીમાં અથવા હવામાં નાખવામાં આવે છે તેના પર આધારિત છે તે ખુલ્લી હોઈ શકે છે કેબલ ખુલ્લી હવામાં પણ હોઈ શકે છે તે સીધા દફનાવવામાં પણ આવી શકે છે તે નળીમાંથી પણ લેવામાં આવી શકે છે અને આર્મરિંગની હાજરી ઘણા પરિબળો મહત્તમ અનુમતિમાન તાપમાનના સાથે સંકળાયેલા છે પછી ઉલ્લેખિત મહત્તમ તાપમાનમાં વધારો વિવિધ ઉપરોક્ત પરિબળો માટે જાણીતો છે કેબલમાં ઉત્પન્ન થતી હિટ કરંટના રૂપમાં વ્યક્ત કરી શકાય છેહિટ પાથના કુલ થર્મલ રેઝિસ્ટન્સની ગણતરી કરી શકાય છે તેથી મહત્તમ કરંટ રેટિંગ નક્કી કરી શકાય છે તેથી જ્યારે અમે એક ઉદાહરણ લઈશું પછી તમે જાણતા હશો કે ત્યાં કેટલા બધા પરિબળો છે તેથી કરંટ રેટિંગની ગણતરી કરવાની સમસ્યા હિટ પાથના વિવિધ ઘટકોના થર્મલ રેઝિસ્ટન્સને નક્કી કરવાની સમસ્યાને ઘટાડે છે આ ઘટકો કેબલ ઇન્સ્યુલેશન રક્ષણાત્મક શેથ અને જમીન છે આ બધી બાબતો તમારે કેબલની કરંટ રેટિંગ નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવી પડશે ખુબ ખુબ આભાર અમે ફરીથી પાછા આવીશું